નમસ્કાર અને TALE મોડ્યુલ 2 યુનિટ 4 માં આપનું સ્વાગત છે આ ADDIE ના એનાલિસિસ તબક્કા સાથે સંબંધિત છે અગાઉના એકમમાં આપણે ઇન્સ્ટ્રક્શનલ સિસ્ટમ ડિઝાઇન મોડેલનો ઉપયોગ કરવાની જરૂરિયાત સમજી શીખવાની ગુણવત્તા વધારવા માટે એવું કહેવામાં આવે છે કે ISD મોડેલનો ઉપયોગ કરવો વધુ સારું છે ઘણા ISD મોડેલોમાંથી આપણે ADDIE મોડેલ પસંદ કર્યું ADDIE વિશ્લેષણ ડિઝાઇન વિકાસ અમલીકરણ અને મૂલ્યાંકનનો સંદર્ભ આપે છે આપણે એમ પણ કહ્યું કે આ મોડેલ પુનરાવર્તિત છે અને તે સિસ્ટમ મોડલ છે તેનો અર્થ એ કે તમે ઘણા બધા પ્રતિસાદ સાથે આગળ અને પાછળ જઈ રહ્યા છો તેમાં દરેક તત્વ દરેક અન્ય તત્વને પ્રભાવિત કરવા જઈ રહ્યું છે તેથી તેને સૂચનાત્મક સિસ્ટમ ડિઝાઇન મોડેલ ગણવું જોઈએ આ એકમમાં આપણે એન્જિનિયરિંગ કાર્યક્રમોમાં અભ્યાસક્રમો ડિઝાઇન કરવાના સંદર્ભમાં વિશ્લેષણ તબક્કાની પેટા પ્રક્રિયાઓને ઓળખીશું વિશ્લેષણ તબક્કાની પેટા પ્રક્રિયાઓની પ્રકૃતિ અને ભૂમિકાને પણ સમજો ખાસ કરીને અભ્યાસક્રમનો સંદર્ભ અને ઝાંખી કોન્સેપ્ટ મેપ અને કોર્સ પરિણામ જે સમજવાની જરૂર છે તે એ છે કે ADDIE એક સામાન્ય મોડેલ છે કે તે તમામ પ્રકારની વસ્તુઓ કોઈપણ પ્રકારનો તાલીમ કાર્યક્રમ કોઈપણ ઓપચારિક અભ્યાસક્રમ કોઈપણ ટૂંકા ગાળાનો અભ્યાસક્રમ પર લાગુ કરી શકાય છે તે મેન્યુઅલ તાલીમ કાર્યક્રમ અથવા કોઈપણ પ્રકારનો હોઈ શકે છે કોઈપણ વિષય ટૂંકા ગાળાના લાંબા ગાળાના કંઈપણ તે લાગુ કરી શકાય છે દરેક તબક્કાની ભાષા અથવા તત્વો અથવા દરેક તબક્કાની પેટા પ્રક્રિયાઓ આપણે એન્જિનિયરિંગ કાર્યક્રમોમાં અભ્યાસક્રમો ડિઝાઇન કરવાના સંદર્ભને ઓળખીએ છીએ કે જ્યાં તમારી પાસે સંપૂર્ણ પસંદગી છે જો તે નોન એન્જિનિયરિંગ પ્રોગ્રામ હોય તો આ પેટા પ્રક્રિયાઓ અલગ હોઈ શકે છે એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સના સંદર્ભમાં આપણે પેટા પ્રક્રિયાઓને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ પેટા પ્રક્રિયાઓ કે જે હું પ્રસ્તુત કરું છું તે આપણા જૂથને લાગ્યું તે યોગ્ય છે તેઓ અનન્ય નથી તમે આ પેટા પ્રક્રિયાઓને પણ સંશોધિત કરી શકો છો અને કોર્સની ડિઝાઇન અથવા તમારા કોર્સના ADDIE સંસ્કરણને તમારી પોતાની બનાવી શકો છો આ એકમમાં તમે આમાંની ત્રણ પેટા પ્રક્રિયાઓ અને બાકીની પ્રક્રિયાઓ પર ધ્યાન આપશો જે આપણે નીચેના એકમમાં જોઈશું વિશ્લેષણ તબક્કાની સૂચિત પ્રવૃત્તિઓમાં અભ્યાસક્રમ સંદર્ભ અને તેનું નિરીક્ષણ લખવું અને કોર્સનો ખ્યાલ નકશો તૈયાર કરવો શામેલ છે તેમાંથી દરેક એક સારી રીતે વ્યાખ્યાયિત પ્રવૃત્તિ છે અભ્યાસક્રમના પરિણામો લખવા દરેક CO માટે નમૂના આકારણી વસ્તુઓ બનાવવી વર્ગીકરણ કોષ્ટકમાં અભ્યાસક્રમોના પરિણામો શોધવા અભ્યાસક્રમના CO PO મેટ્રિક્સ તૈયાર કરવા અને દરેક કોર્સ પરિણામને ઘણી ક્ષમતાઓમાં વિસ્તૃત કરવું એ પણ તબક્કા પ્રવૃત્તિઓનું વિશ્લેષણ છે ક્ષમતાઓની સંખ્યા 15થી વધુ અથવા 5 કરતા ઓછા હોઈ શકે છે આ બધા કર્યા પછી વિશ્લેષણ તબક્કાના આઉટપુટની ઉપર ઉપર થી સમીક્ષા કરવામાં આવે છે ઉપર ઉપર થીસમીક્ષા પછી જો તમને જરૂર હોય તો તમે ફેરફારો કરો આ સૂચિત વિશ્લેષણ તબક્કાની પ્રવૃત્તિઓ છે હવે આપણે કોર્સ સંદર્ભ અને નિરીક્ષણ લખીશું કોર્સનો કોન્સેપ્ટ મેપ તૈયાર કરવો અને કોર્સના પરિણામો લખવા ચિંતાનો સંદર્ભ અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ અભ્યાસક્રમ એ પ્રોગ્રામનું એક તત્વ છે અને પ્રોગ્રામ પોતે ચોક્કસ પરિણામોને પૂર્ણ કરે છે એટલે કે પ્રોગ્રામના પરિણામો અને પ્રોગ્રામના વિશિષ્ટ પરિણામો આગળ અભ્યાસક્રમ અન્ય કેટલાક અભ્યાસક્રમો માટે પૂર્વશરત હોઈ શકે છે અથવા અભ્યાસક્રમ વિદ્યાર્થીઓ દ્વારા ચોક્કસ પૂર્વજરૂરીયાતોની અપેક્ષા રાખે છે કોર્સને ક્યારેય અલગતામાં જોઈ શકાતો નથી અને તે હંમેશા સંદર્ભમાં હોય છે સમગ્ર કાર્યક્રમ માટે એક સંદર્ભ પણ છે કેવા પ્રકારનાં વિદ્યાર્થીઓ આવે છે તે કયા પ્રકારનાં અભ્યાસક્રમ ઘટક સાથે સંબંધિત છે અને વગેરે ચાલો જોઈએ કે કોઈપણ અભ્યાસક્રમ માટે ચિંતાનો સંદર્ભ શું છે સૌ પ્રથમ અભ્યાસક્રમના શીખનારાઓ સમાન વય જૂથના છે અને સમાન શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ધરાવે છે જો કે તેમની જ્ઞાનનાત્મક ક્ષમતાઓ અને પ્રેરણાઓ નોંધપાત્ર રીતે બદલાઈ શકે છે ઉદાહરણ તરીકે એક સંદર્ભમાં ખાસ કરીને યુનાઈટેડ સ્ટેટ્સ અમેરિકામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસક્રમમાં આવે છે તે જરૂરી નથી કે તે સમાન વય જૂથના હોય તેમની પાસે એવા લોકો છે જેમણે ઉદ્યોગમાં ઘણા વર્ષોથી કામ કર્યું છે અને નોંધપાત્ર અનુભવ પછી એન્જિનિયરિંગ પ્રોગ્રામમાં પ્રવેશ કર્યો છે તેમાંની નોંધપાત્ર સંખ્યા બારમા ધોરણમાંથી સ્નાતકો હોઈ શકે છે અને તમારી પાસે કામ કરતી માતાઓ સિંગલ ફાધર્સ સિંગલ માતાઓ હોઈ શકે છે આવા કિસ્સામાં કોર્સની ડિઝાઇન અને સંચાલન કંઈક અલગ હોવું જોઈએ ભારતીય સંદર્ભમાં અભ્યાસક્રમના તમામ શીખનારાઓ એક જ વય જૂથના છે અને તેઓ સમાન શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ધરાવે છે એન્જિનિયરિંગ પ્રોગ્રામ એનબીએ અને પીએસઓ દ્વારા ઓળખાતા પીઓ પ્રાપ્ત કરવા જોઈએ આ મુખ્ય અભ્યાસક્રમો દ્વારા મુખ્યત્વે પ્રાપ્ત થવું જોઈએ એનબીએ માન્યતા પ્રક્રિયાઓ માટે વૈકલ્પિક ચિત્રમાં આવતા નથી એવું નથી કે વૈકલ્પિક પીઓ અને પીએસઓ સાથે કોઈ લેવાદેવા નથી એન્જિનિયરિંગ કાર્યક્રમોના તમામ અભ્યાસક્રમો પૂર્વ રચાયેલ 4 વર્ષના કાર્યક્રમના તત્વો છે તેનો અર્થ એ છે કે કોઈએ પહેલેથી જ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે અને ત્યાં અભ્યાસક્રમોનો ક્રમ છે અને તે પૂર્વ રચાયેલ છે આપેલ અભ્યાસક્રમ એ કાર્યક્રમનું એક તત્વ છે દરેક અભ્યાસક્રમ નિયુક્ત અભ્યાસક્રમ ઘટકનો છે તમામ અભ્યાસક્રમો એક સેમેસ્ટર સમયગાળાના હોય છે અને પૂર્વનિર્ધારિત સમયપત્રક મુજબ પણ યોજવા જોઈએ જે પણ અવરોધ છે બધા અભ્યાસક્રમોમાં સમાન મૂલ્યાંકન અને મૂલ્યાંકન પદ્ધતિઓ સમાન નથી પરંતુ સમાન છે કેટલાક કાર્યક્રમોમાં ઉદાહરણ તરીકે મુખ્યત્વે મેનેજમેન્ટ સાથે સંબંધિત એન્જિનિયરિંગ પ્રોગ્રામના ભાગરૂપે નહીં કોર્સ એક સેમેસ્ટર સમયગાળાનો ન હોઈ શકે કોર્સ માત્ર એક મહિનામાં સઘન રીતે થઈ શકે છે જે તદ્દન અલગ હશે સામાન્ય રીતે તમામ એન્જિનિયરિંગ કાર્યક્રમોમાં એક કોર્સ એક સત્રમાં ફેલાયેલો હોય છે તેની કેટલીક લાક્ષણિકતાઓ છે જે ઇચ્છનીય છે પરંતુ અત્યારે આપણે તેને ધ્યાનમાં લઈશું કે દરેક અભ્યાસક્રમ અનુસરે છે તમામ અભ્યાસક્રમો એક સેમેસ્ટર સમયગાળાના છે અને પૂર્વનિર્ધારિત સમયપત્રક મુજબ યોજવામાં આવે છે એન્જિનિયરિંગ કાર્યક્રમોમાં પૂર્વનિર્ધારિત સમયપત્રક આ અભ્યાસક્રમના આધારે સંદર્ભ અને તેનું નિરીક્ષણ લખવું જોઈએ તેમાં 500 થી 1500 શબ્દો હોવા જોઈએ હકીકતમાં તમે કરી શકો તેટલું લખવું સારું છે આ કોર્સ સંદર્ભ અને તેના નિરીક્ષણના તત્વોમાં નીચેનાનો સમાવેશ થશે કોર્સ કેટેગરીનો છે ઉદાહરણ તરીકે કોર્સ માનવતા અને સામાજિક વિજ્ઞાન મૂળભૂત વિજ્ઞાન એન્જિનિયરિંગ વિજ્ઞાન વ્યાવસાયિક નો મહત્વશીલ ભાગ વ્યાવસાયિક વૈકલ્પિક અથવા ખુલ્લા વૈકલ્પિકમાંથી આવી શકે છે તે આ 7 કેટેગરીમાંથી કોઈપણ હોઈ શકે છે સત્ર તે તેની પૂર્વજરૂરીયાતો ઓફર કરે છે અને અભ્યાસક્રમો કે જેમાં તે પૂર્વશરત છે ઉદાહરણ તરીકે ચોથા સેમેસ્ટરમાં A અભ્યાસક્રમ આપવામાં આવે છે તેમાં નીચેની પૂર્વજરૂરીયાતો છે જ્યાં સુધી વિદ્યાર્થીઓ પૂર્વજરૂરી અભ્યાસક્રમ ન લે ત્યાં સુધી તેઓ આ અભ્યાસક્રમ A પણ સમજી શકતા નથી જો તેમને તે કરવાની પરવાનગી આપવામાં આવે તો પણ તેઓ જ્યાં સુધી પૂર્વજરૂરી જાણકારી ન હોય ત્યાં સુધી તેઓ કરી શકશે નહીં ઘણી વખત આ કોર્સ A અન્ય કોર્સ B માટે પૂર્વશરત છે ચાલો આપણે કહીએ કે ચોથા સેમેસ્ટરનો કોર્સ 5મા સેમેસ્ટર કોર્સ અથવા 6ઠ્ઠા સેમેસ્ટર કોર્સ માટે પૂર્વશરત હોઈ શકે છે કોઈએ તે ક્રમને સમજવો જોઈએ જે તે બિંદુની જેમ લખવો જોઈએ અભ્યાસક્રમના સંદર્ભને સમજાવવા માટે થોડા વાક્યો દ્વારા વિસ્તૃત કરવાની જરૂર છે કોર્સનો વ્યાપક ઉદ્દેશ અને પ્રોગ્રામ સાથે તેની સુસંગતતા લખો અભ્યાસક્રમનો વ્યાપક હેતુ શું છે તે કહેતા 2 કે 3 વાક્યો લખો હું આ કેમ શીખી રહ્યો છું અથવા હું શું શીખી રહ્યો છું અંતે શીખી રહ્યો છું શું હું કોર્સને 1 અથવા 2 વાક્યોની દ્રષ્ટિએ વ્યક્ત કરી શકું શા માટે તે આ કાર્યક્રમનો ભાગ હોવો જોઈએ તેને આ કાર્યક્રમના ભાગ રૂપે કેમ બનાવવામાં આવ્યો તે કદાચ યાંત્રિક ઇજનેરીનો અભ્યાસક્રમ છે હું શા માટે આ શાળામાં આ અભ્યાસક્રમ શીખી રહ્યો છું તેથી કોઈએ સામાન્ય રીતે સમજાવવું પડશે અને અભ્યાસક્રમ ડિઝાઇનરોએ તે સમજાવવું જોઈએ અથવા પ્રશિક્ષક અથવા શિક્ષક કે જે અભ્યાસક્રમ ડિઝાઇન કરી રહ્યા છે તે કાર્યક્રમ માટે કોર્સની સુસંગતતા અંગે પોતાનો મત વ્યક્ત કરી શકે છે વ્યાપકપણે જો તમે વિચારશો કે હું આ કેમ શીખી રહ્યો છું હું પ્રોગ્રામ છોડ્યા પછી જ્યારે હું મારી ડિગ્રી મેળવી લઉં ડિગ્રી મેળવવા માટે તે જરૂરી છે ત્યારે શું હું જે વ્યવસાયમાં જોડાવાની શક્યતા ધરાવું છું તેનો ખરેખર કોઈ ઉપયોગ છે વ્યવસાય માટે અભ્યાસક્રમનું મહત્વ શિક્ષકના શબ્દોમાં પ્રાધાન્યમાં ફકરામાં સમજાવવું જોઈએ જ્યાં આ જાણકારી નો ઉપયોગ થવાની સંભાવના છે વિદ્યાર્થી વ્યવસાય માટે તેના મહત્વની જેટલી વધુ ખાતરી કરશે તે વધુ પ્રોત્સાહિત થવાની સંભાવના છે આ સમજાવવાથી કોર્સમાં વિદ્યાર્થીનું ધ્યાન જશે આ કોર્સ ડિઝાઇન કરવામાં હું કઈ ધારણાઓ કરું છું જેમ કે હું કઈ બાબતોને મહત્ત્વપૂર્ણ માનું છું કે તેની અરજીઓ મારે વિગતવાર સમજાવવી જોઈએ અને પછી અભિગમ કે જે શિક્ષક તરીકે હું સૂચનામાં લઈ રહ્યો છું અને હું તે પ્રકારનો અભિગમ શા માટે લઈ રહ્યો છું આ તમામ 5 તત્વો 500 થી 1500 શબ્દો તરફ દોરી જતા કેટલાક ફકરાઓમાં વિસ્તૃત હોવા જોઈએ જો કોઈ થોડો સમય વિતાવે છે તો કોર્સ સંદર્ભ અને ઝાંખી સરસ રીતે સમજાવી શકાય છે તેને વિષયોની સૂચિ આપવાની જરૂર નથી તે આ કોર્સ સંદર્ભ અને નિરીક્ષણનો ભાગ નથી અને એક અલગ જગ્યાએ આવશે જ્યારે વિદ્યાર્થી અભ્યાસક્રમ સંદર્ભ અને નિરીક્ષણ વાંચે છે ત્યારે તે આંતરિક રીતે બનાવે છે કે તે આ અભ્યાસક્રમ કેમ કરી રહ્યો છે અને તેના વ્યવસાય માટે તે શા માટે મહત્વપૂર્ણ છે એક વસ્તુ જે આપણે કરવા જઈ રહ્યા છીએ તે છે કન્સેપ્ટ મેપ બનાવવો તે પહેલાં આપણે સ્પષ્ટ થવાની જરૂર છે કે જાણકારી ની એવી શ્રેણીઓ છે જે આપણે મોડ્યુલ 1 માં પહેલેથી જ ઓળખી લીધી છે એન્જિનિયરિંગ જાણકારી ની વિન્સેન્ટી કેટેગરીઝ મૂળભૂત ડિઝાઇન સિદ્ધાંતો માપદંડ અને સ્પષ્ટીકરણો વ્યવહારિક મર્યાદાઓ ડિઝાઇન સાધનો આમાંથી કોઈપણ માહિતીની શ્રેણીમાંથી અભ્યાસક્રમ જોઈ શકાય છે ઉદાહરણ તરીકે હું તેને વાસ્તવિક દ્રષ્ટિકોણથી જોઈ શકું છું હું જે હકીકતો અને હકીકતો શીખવા જાઉં છું હું મારા અભ્યાસક્રમને તથ્યોની દ્રષ્ટિએ ગોઠવીશ જે હું પસંદ કરવા જઈ રહ્યો છું પરંતુ સામાન્ય રીતે તે કરવામાં આવતું નથી કોર્સને વૈચારિક જ્ઞાન અથવા કાર્યપદ્ધતિ સંબંધી જ્ઞાન અથવા વૈચારિક અને કાર્યપદ્ધતિ સંબંધી જ્ઞાન સંયોજન મુજબ ગોઠવી શકાય છે સૈદ્ધાંતિક રીતે તે 3 જાતોમાંથી કોઈપણ દ્વારા કરી શકાય છે ખ્યાલ નકશો વૈચારિક જ્ઞાનનું આયોજન અને પ્રતિનિધિત્વ કરવા માટે એક ગ્રાફિકલ સાધન છે તેનો અર્થ એ છે કે આપણે તમામ ખ્યાલોને ઓળખીએ છીએ જે આપણે અભ્યાસક્રમમાં મહત્વપૂર્ણ છીએ તેમને એક બીજા સાથે જોડતી કેટલીક વંશવેલો ફેશનમાં ગોઠવો અને તેને ગ્રાફિકલી રીતે રજૂ કરો આ સાધન 25 વર્ષ પહેલા ફ્લોરિડા યુનિવર્સિટીમાં વિકસાવવામાં આવ્યું છે IHMC નામનું કેન્દ્ર તે ત્યાં વિકસાવવામાં આવી છે તે વેબસાઇટની મુલાકાત લઇ શકે છે અને તેના વિશે વધુ માહિતી મેળવી શકે છે તે હજી પણ લોકપ્રિય છે તે હજી પણ સતત વિકસિત થઈ રહ્યું છે ત્યાં ઘણી બધી સુવિધાઓ છે અને આપણે ફક્ત અમારા માટે સંબંધિત કેટલીક સુવિધાઓ પર ધ્યાન આપીશું ખ્યાલ નકશામાં ખ્યાલો શામેલ છે લાઈન લિંકિંગ બેકગ્રાઉન્ડ કોન્સેપ્ટ આપણે ફક્ત એક લાઈન દ્વારા કનેક્ટ કરીએ છીએ દ્વારા દર્શાવેલ ખ્યાલો વચ્ચેનો સંબંધ પછી 2 ખ્યાલો વચ્ચેનો સંબંધ દર્શાવતો લિંકિંગ શબ્દસમૂહ લખો ખ્યાલ નકશામાં ફક્ત 3 તત્વો છે આપણે હાલમાં ઉદાહરણ જોશું આપણે કોન્સેપ્ટ મેપને કેવી રીતે ગોઠવીએ તેઓ નકશાની ટોચ પર સૌથી વધુ સમાવિષ્ટ અથવા સૌથી સામાન્ય ખ્યાલો અને નીચે અધિશ્રેણિક માં ગોઠવાયેલા વધુ વિશિષ્ટ ઓછા સામાન્ય ખ્યાલો સાથે અધિશ્રેણિકફેશનમાં રજૂ થાય છે તેથી ખ્યાલ નકશામાં અનેક સ્તરો હોઈ શકે છે પરંતુ જો તમારી પાસે ઘણા સ્તરો હોય તો તે થોડું અટપટું લાગે છે આપણે શોધીશું કે કેટલીક સરળ કલાકૃતિઓ છે જેનો ઉપયોગ આપણે તેને ખૂબ જ ભવ્ય અને ઉપયોગી બનાવવા માટે કરી શકીએ છીએ ચોક્કસ કાર્યક્ષેત્રના જ્ઞાન માટે અધિશ્રેણિકનું માળખું તે સંદર્ભ પર પણ આધાર રાખે છે કે જેમાં તેની જાણકારી લાગુ કરવામાં આવે છે અથવા ધ્યાનમાં લેવામાં આવે છે તેમાં સર્વસામાન્યતા જેવું કશું નથી સૌથી મહત્વપૂર્ણ ખ્યાલ શું છે અને તે ખ્યાલને સંપૂર્ણ રીતે સમજવા માટે શું જરૂરી છે તે સંદર્ભ પર પણ આધાર રાખે છે સામાન્ય રીતે એક પ્રશ્ન લખવો સારો છે જેના માટે આપણે અભ્યાસક્રમમાં જવાબ શોધી રહ્યા છીએ આપણે એક ઉદાહરણથી જોઈશું હું ડિજિટલ સિસ્ટમ્સ પર અભ્યાસક્રમ શીખવી રહ્યો છું હું જે પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું તે શું છે હું ચોક્કસ પ્રકારની ડિજિટલ સિસ્ટમ્સ ડિઝાઇન કરવાનો પ્રયાસ કરી રહ્યો છું અને મને તે સમજવાની જરૂર છે કે તે કેવી રીતે ડિઝાઇન કરવી કેવા પ્રકારની ડિજિટલ સિસ્ટમ્સ હું એમ કહીને સ્પષ્ટ કરીશ કે હું સંયુક્ત અને ક્રમિક સર્કિટબંને ડિઝાઇન કરવાનો પ્રયાસ કરી રહ્યો છું હું અનુક્રમિક સર્કિટને વધુ લાયક બનાવવા માંગું છું જે હું ડિઝાઇન કરવા માંગુ છું પ્રશ્ન ઉભો કરીને અથવા આપણે સામાન્ય રીતે કોર્સના વ્યાપક ઉદ્દેશ તરીકે શું લખીએ છીએ તે હું ખ્યાલનો નકશો દોરી શકું છું ઇન્ટરનેટ પર પુષ્કળ સાહિત્ય ઉપલબ્ધ છે કોઈ તેને વાંચી શકે છે અને કોન્સેપ્ટ મેપ સમજી શકે છે મારા મતે કોન્સેપ્ટ મેપ કોર્સ બનાવવા માટે એક ઉત્તમ સાધન છે ખ્યાલ નકશાનો ઉપયોગ મગજના વિચાર માટે વિચારો પેદા કરવા માટે થઈ શકે છે જટિલ બંધારણો લાંબા પરીક્ષણો હાઇપરમીડિયા મોટી વેબસાઇટ્સ જટિલ વિચારોનો સંચાર કરવા નવા અને જૂના જ્ઞાનને સ્પષ્ટ રીતે સંકલિત કરીને શીખવામાં મદદ કરવા અને સમજણનું મૂલ્યાંકન કરવા અથવા ગેરસમજનું નિદાન કરવા માટે હકીકતમાં વિદ્યાર્થીઓને કોન્સેપ્ટ મેપ દોરવા માટે બનાવીને વ્યક્તિની ગેરસમજો શું છે તે જાણી શકાય છે કોન્સેપ્ટ મેપ એ કોર્સના તત્વોને ગોઠવવાનું એક સાધન છે અન્ય પ્રકારના નકશા છે ત્યાં મનનો નકશો છે વિષયનો નકશો છે બુદ્ધિનો નકશો ખ્યાલ નકશા કરતા ઓછો રચિત છે અને તેના પોતાના ઉપયોગો છે આપણે કહી રહ્યા છીએ કે કોન્સેપ્ટ મેપ થોડો વધુ સંગઠિત છે તેનું માળખું હોવાથી તેની પોતાની મર્યાદાઓ છે વિષયના નકશા વધુ સંરચિત છે આપણે વિષય નકશા અને મન નકશા વિશે ચિંતા કરીશું નહીં અને મુખ્યત્વે અહીં ખ્યાલ નકશા પર ધ્યાન આપીશું ખ્યાલ નકશામાં બે ખ્યાલો લિંક દ્વારા અને તે લિંક સ્ટેટમેન્ટ સાથે જોડાયેલી દરખાસ્ત સાથે જોડાયેલા છે આપણે ઉપયોગ કરી શકીએ છીએ તે કેટલાક નમૂના પ્રસ્તાવમાં પ્રતિનિધિત્વ બતાવવું સમાવિષ્ટ સમાવેશ અને બદલાય છે આ ખરેખર ક્રિયાપદ નથી કે જેના વિશે આપણે મોડ્યુલ 1 અથવા લેખિત COs માં વાત કરી છે આ માત્ર પ્રસ્તાવો છે જે બે ખ્યાલોને જોડી શકે છે ઉદાહરણો જોઈને આપણે જોઈ શકીશું આ જોવા માટે ખૂબ સ્પષ્ટ ન હોઈ શકે પરંતુ આપણે આ નોંધોનો એક ભાગ આપીશું તેથી તમને તેને વિગતવાર જોવાની તક મળશે ઉદાહરણ તરીકે આ સિસ્ટમ સોફ્ટવેર પરનો કોર્સ છે તે બોક્સની અંદર જે કંઈ પણ લખેલું છે તે એક ખ્યાલ અથવા ખ્યાલોની સૂચિ છે તમે બૉક્સની અંદર કોઈ પ્રક્રિયા મૂકી શકતા નથી અને તે એક ભૂલ છે જે સંભવ છે કે જ્યારે તમે કોન્સેપ્ટ નકશા સાથે પ્રથમ વખત કામ કરી રહ્યાં હોવ તમારે ખાતરી કરવી જોઈએ કે તમે બૉક્સની અંદર જે પણ મૂકો છો તે એક ખ્યાલ છે અહીં સૌથી વધુ ખ્યાલ સિસ્ટમ સોફ્ટવેર છે અહીં અમારી પાસે એક પ્રસ્તાવ છે તેથી જ્યારે હું આ વાંચું છું અને અહીં જે કંઈ પણ લખાયેલું છે તેનો અર્થ સમજવો જોઈએ ઉદાહરણ તરીકે ખ્યાલ કહે છે કે સિસ્ટમ સોફ્ટવેર એ હાર્ડવેર અને એપ્લિકેશન સોફ્ટવેર વચ્ચેનું ઇન્ટરફેસ છે જ્યારે હું નીચે જાઉં ત્યારે હાર્ડવેર અને એપ્લિકેશન સોફ્ટવેર વચ્ચેનું ઇન્ટરફેસ એસેમ્બલર્સ લોડર્સ લિંકર્સ મેક્રો પ્રોસેસર્સ કમ્પાઇલર્સ કાર્યરત સિસ્ટમ્સ અને ટેક્સ્ટ એડિટર્સનો સમાવેશ કરે છે આપણે લગભગ 6 ખ્યાલોની યાદી બનાવી છે આ 6 ને 6 અલગ અલગ બોક્સ તરીકે બતાવી શકાય છે પરંતુ જો હું તેમને 6 અલગ અલગ બોક્સ માં વિસ્તૃત કરવાનું શરૂ કરું તો નકશો અવ્યવસ્થિત અને જટિલ બની જાય છે તેથી હું તેમને એક જ બોક્સમાં સૂચિબદ્ધ કરું છું કે તેઓ અધિશ્રેણીના સમાન સ્તરે છે આ ખ્યાલ નકશામાં 4 સ્તરો છે દરેક સ્તર એક લાઇનમાં ગોઠવવામાં આવે છે કોઈપણ રીતે તમે કોન્સેપ્ટ મેપ લખવાનું શરૂ કરો છો અંતે તમે તેને આના જેવા સ્ટ્રક્ચરમાં લાવવા માટે તેને સાફ કરી શકો છો સિસ્ટમફ્ટ સોફ્ટવેરમાં એસેમ્બલર્સનો સમાવેશ થાય છે અને એસેમ્બલર્સમાં મશીન આધારિત સુવિધાઓ અને મશીન સ્વતંત્ર સુવિધાઓ હોય છે એસેમ્બલર્સ સિંગલ પાસ અથવા મલ્ટી પાસ એસેમ્બલર્સ હોઈ શકે છે સિંગલ પાસ અને મલ્ટી પાસ બે અલગ અલગ ખ્યાલો છે મશીન આધારિત સુવિધાઓ એક ખ્યાલ છે અને મશીન સ્વતંત્ર સુવિધાઓ અન્ય ખ્યાલ છે તેથી આ રીતે આપણે તમામ ખ્યાલો ગોઠવીએ છીએ ઉદાહરણ તરીકે જ્યારે ઓપરેટિંગ સિસ્ટમ્સ સિસ્ટમ સોફ્ટવેરના તત્વોમાંનું એક છે હું આ કોર્સમાં ઓપરેટિંગ સિસ્ટમ્સનો સમાવેશ કરતો નથી ઓપરેટિંગ સિસ્ટમ સ્વતંત્ર કોર્સ તરીકે ઓફર કરવામાં આવે છે અથવા કેટલીકવાર કમ્પાઇલર્સ પણ સ્વતંત્ર કોર્સ તરીકે ઓફર કરવામાં આવે છે તે બધું તમે બરાબર શું સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા છો અથવા કોર્સનો અવકાશ શું છે તેના પર નિર્ભર છે અને તમામ સંબંધિત તત્વો આ ફોર્મમાં રજૂ કરવાના રહેશે આ ખ્યાલ નકશાની બીજી વિશેષતા એ છે કે જ્યારે તમે ડાબેથી જમણે જઈ રહ્યા હોવ ત્યારે કેટલાક સહજ અથવા ગર્ભિત ક્રમ ત્યાં હોઈ શકે છે તેનો અર્થ એ છે કે જ્યારે હું કોર્સ ઓફર કરું છું પહેલા હું આ ભાગ રજૂ કરવાનો પ્રયત્ન કરીશ અને પછી હું એસેમ્બલર્સ પાસે આવું છું હું કેટલા વ્યાખ્યાનો લઉં તે પછી આવે છે પરંતુ આ તે ક્રમ છે જેમાં હું જાઉં છું ડાબેથી જમણે પણ તે ક્રમનું પ્રતિનિધિત્વ કરે છે જેમાં આપણે વિષય સાથે વ્યવહાર કરવા જઈ રહ્યા છીએ આ રીતે તમે કોન્સેપ્ટ મેપ તૈયાર કરો છો કન્સેપ્ટ મેપ બનાવતી વખતે સંતોષકારક કોન્સેપ્ટ મેપ બનાવવા માટે 2 અથવા 3 લોકો સાથે મળીને કામ કરવા માટે થોડા કલાકો અથવા કદાચ થોડા દિવસો લાગે છે પરંતુ એક વસ્તુ આપણે તમને ખાતરી આપી શકીએ છીએ કે તે ખૂબ જ રસપ્રદ અને સંતોષકારક કસરત છે જ્યાં પણ આપણે કોન્સેપ્ટ મેપ દોરવાની આ પ્રકારની વર્કશોપ કરી આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સ શીખવતા પ્રોફેસર દ્વારા બનાવવામાં આવેલ નકશો છે અને આ વિષયને જોવાની આ એક સુંદર રીત છે ઇલેક્ટ્રિક ચાર્જ મુખ્ય વસ્તુ છે અને ઇલેક્ટ્રિક ચાર્જ સ્થિર શુલ્ક મૂવિંગ ચાર્જ અથવા એક્સિલરીંગ ચાર્જ હોઈ શકે છે અને આ રીતે સમગ્ર કોર્સ માળખું અને સંગઠિત છે વિદ્યાર્થી શીખે છે તે તમામ વિષયો વચ્ચેનો સંબંધ સમજે છે ઉદાહરણ તરીકે આપણે સ્ટેટિક ચાર્જ જોયા અને પછી મૂવિંગ ચાર્જ પર આવીએ વિદ્યાર્થી સંબંધિત કરી શકે છે કે મૂવિંગ ચાર્જના કેટલાક ગુણધર્મો સ્થિર શુલ્કથી કેવી રીતે અલગ છે ગ્રાફિકલ રજૂઆત વિદ્યાર્થીને તેના જ્ઞાનને આંતરિક રીતે ગોઠવવા માટે ખૂબ મદદરૂપ છે તે ખૂબ જ અસરકારક રીતે એક બીજા સાથે સંબંધિત કરી શકશે CMap સાધન સોફ્ટવેર વાપરવા માટે ખૂબ જ સરળ છે સુંદર રીતે રચાયેલ છે અને તમને ખ્યાલ નકશો દોરવાનું શરૂ કરવા માટે માત્ર 5 મિનિટ લાગે છે પ્રોગ્રામને કેવી રીતે હેન્ડલ કરવો અને કેવી રીતે લખવું વગેરેની વિગતો પર ધ્યાન આપવાની જરૂર નથી તે તમામ ગ્રાફિક છે 5 મિનિટનો પરિચય જરૂરી છે અને તમે Cmap બનાવવાનું શરૂ કરી શકો છો અને ટૂલને બદલે વિષય પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો તેમાં ઘણી સંપાદન સુવિધાઓ છે જે તમને સારો અધિક્રમિક ગોઠવેલ Cmap બનાવવા માટે સક્ષમ કરે છે તમે રંગો મૂકી શકો છો તમે તેમને ગોઠવી શકો છો તમે નકશાની ગુણવત્તામાં વધારો કરશો તે તમને ઘણી બધી વસ્તુઓ મૂકી શકો છો Cmap તમને આપવામાં આવેલી સામગ્રીના આધારે અથવા વિષય પરના તમારા દૃષ્ટિકોણના આધારે દોરવામાં આવી શકે છે ઉદાહરણ તરીકે 2 શિક્ષકોને આપવામાં આવેલી સમાન સામગ્રી સરખા કરતા 2 સહેજ અલગ ખ્યાલ નકશા તરફ દોરી શકે છે Cmap તમારા વિષયના દૃષ્ટિકોણને રજૂ કરે છે તેમના અભ્યાસક્રમોના Cmaps બનાવતી ફેકલ્ટીને ખૂબ જ આનંદદાયક અને સમૃદ્ધ પ્રવૃત્તિ મળી જો ખ્યાલનો નકશો અસ્પષ્ટ બની જાય છે કે તેમાં ઘણા બધા તત્વો અથવા ઘણા સ્તરો છે તો તમે તેને ઘણા નકશામાં તોડી શકો છો અને તેમને એકબીજા સાથે જોડી શકો છો આમાં મિકેનિઝમ્સ છે એક નકશાને એક બોક્સ સાથે લિંક કરીને ડબલ ક્લિક કરવાથી તે અન્ય નકશો સામે ખુલશે સાધનમાં અદ્ભુત સુવિધાઓ છે અને આકસ્મિક રીતે આ સાધન ડાઉનલોડ કરવા માટે મફત છે તે એક ઓપન સોર્સ ટૂલ છે અને તમે વેબસાઇટની મુલાકાત લઇ શકો છો અથવા તમે ફક્ત Cmap ટૂલ શોધી શકો છો તેમાં પ્રવેશ મેળવી ડાઉનલોડ કરો અને કામ શરૂ કરો ફાઇલનું કદ આશરે 100 MB છે જે તેને ડાઉનલોડ કરવામાં થોડો સમય લે છે અભ્યાસક્રમના પરિણામો અભ્યાસક્રમના પરિણામો વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના અંતે શું કરવા સક્ષમ હોવા જોઈએ તે રજૂ કરે છે આપણે TALE ના મોડ્યુલ 1 માં કોર્સ પરિણામ કેવી રીતે લખવું તે વિગતવાર વિચાર્યું તેથી અભ્યાસક્રમના પરિણામો કેવી રીતે લખવા તે અંગે આપણે આ સમયે તે જ વિસ્તૃત નથી કરી રહ્યા કોર્સ પરિણામ પત્રકમાં તત્વો હોવા જોઈએ ક્રિયા ક્રિયાપદ જાણકારી ની શ્રેણીઓ વૈકલ્પિક શરતો અને માપદંડ જે વૈકલ્પિક છે તેઓ એન્ડરસન બ્લૂમ વિન્સેન્ટી વર્ગીકરણના માળખામાં લખાયેલા છે અને પ્રક્રિયાઓ ટેલેના મોડ્યુલ 1 માં વિગતવાર રજૂ કરવામાં આવી છે આપણે અપેક્ષા રાખીએ છીએ કે જે પણ મોડ્યુલ 2 માંથી પસાર થઈ રહ્યા છે તેને મોડ્યુલ 1 નું જ્ઞાન છે કારણ કે આપણે વર્ગીકરણના તમામ પાસાઓનું પુનરાવર્તન કરવા જઈ રહ્યા નથી અને આ સમયે અભ્યાસક્રમના પરિણામો કેવી રીતે લખવા આપણે એમ પણ કહ્યું કે 3 0 0 ક્રેડિટવાળા અભ્યાસક્રમો માટે CO ની સંખ્યા 6 થી વધુ અથવા 2થી ઓછી હોવી જોઈએ 3 1 0 અને ક્યારેક જ્યારે લેબ સંકલિત હોય ત્યારે 3 0 1 અને જો ક્રેડિટની સંખ્યા વધુ કે ઓછી હોય તો તમે પરિણામોની સંખ્યાને પણ ગોઠવી શકો છો જે તમે લખવા માંગો છો તે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે અભ્યાસક્રમના પરિણામને સંબોધવામાં આવેલા પીઓ અને પીએસઓ સાથે ટેગ કરવા જોઈએ CO ના જ્ઞાનના સ્તર દ્વારા અમારો અર્થ એ છે કે વપરાયેલ ક્રિયા ક્રિયાપદ સાથે સંકળાયેલ જ્ઞાનના સ્તર અને આપણે નીચલા જ્ઞાનના સ્તરોનો સમાવેશ કરતા નથી જાણકારીની કેટેગરીના સંદર્ભમાં 8 જાણકારીની કેટેગરીમાંથી 4 5 સુધીની કેટેગરી પણ સંબોધવામાં આવી શકે છે સત્રોની સંખ્યામાં વર્ગની સંખ્યા પ્રયોગશાળા ટ્યુટોરીયલ ફીલ્ડ સત્રોનો સમાવેશ થાય છે આપણે એમ પણ કહ્યું છે કે ઘણી યુનિવર્સિટીઓ તેમના અભ્યાસક્રમનો અભ્યાસક્રમ એકમો તરીકે રજૂ કરે છે કેટલાકને લાગે છે કે CO ની સંખ્યા એકમોની સંખ્યા બરાબર હોવી જોઈએ જેમ આપણે ટેલ મોડ્યુલ 1 માં વિસ્તૃત કર્યું છે ત્યાં અભ્યાસક્રમના એકીકરણની જરૂર નથી જે વહીવટી સુવિધાઓમાંની એક છે અને લેખન પરિણામો પર કોઈ શિક્ષણશાસ્ત્રની અસર નથી તેનો અર્થ એ છે કે પરિણામ એકમોમાં જઈ શકે છે અથવા એક એકમમાં બહુવિધ પરિણામો હોઈ શકે છે અને તેથી આગળ પરિણામો સાથે એકમોનું મિશ્રણ ન કરવું જોઈએ CO ની સંખ્યાની સંખ્યા સામગ્રીની પ્રકૃતિ અને અવકાશ દ્વારા નક્કી થવી જોઈએ Cmaps અને COs Cmaps દોરવા CO લખવા માટે પૂર્વશરત નથી પરંતુ Cmaps દોરવાથી કોર્સની તમારી સમજણ ખૂબ સરળ બની શકે છે અને સારા CO લખવામાં મદદ મળે છે આ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ કોર્સનો નમૂનો CO છે તમે CO લખો અને તેમને સંબોધિત POs અને PSOs સાથે ટેગ કરો જ્ઞાનનું સ્તરજાણકારીની શ્રેણીઓ વર્ગ સત્રોની સંખ્યા અને ટ્યુટોરીયલ કલાકોની સંખ્યા આ રીતે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ પર સંપૂર્ણ અભ્યાસક્રમ રજૂ કરીએ છીએ કૃપા કરીને તમારા અભ્યાસક્રમનો ખ્યાલ નકશો તૈયાર કરો કારણ કે મેં કહ્યું હતું કે તે એક ખૂબ જ આનંદદાયક કસરત હશે અને પ્રાધાન્યમાં કોઈ સાથીદારના સહયોગથી ઉલ્લેખિત પ્રક્રિયા મુજબ ટેગિંગ સાથે આપેલ ફોર્મેટમાં તમારા અભ્યાસક્રમના CO લખો આ કવાયત પહેલાથી જ મોડ્યુલ 1 માં આપવામાં આવી હતી કોર્સનું પરિણામ આપણે તમને આપેલા કોષ્ટકમાં લખવું જોઈએ જો તમે તમારી કસરતના પરિણામો અમારી સાથે શેર કરી શકો તો આપણે ખુશ થઈશું અને તમારો આભાર માનીશું આગામી એકમમાં આપણે એન્જિનિયરિંગ અભ્યાસક્રમના સંદર્ભમાં વિશ્લેષણ તબક્કાની બાકીની પેટા પ્રક્રિયાઓ જોઈશું 4 અથવા 5 અન્ય પેટા પ્રક્રિયાઓ છે આપણે તેના પર વિસ્તૃત વર્ણન કરીશું જે વ્યવસ્થિત રીતે વિશ્લેષણનો તબક્કો પૂર્ણ કરે છે તમારા ધ્યાન માટે ખૂબ ખૂબ આભાર